નમસ્તે આ મોડ્યુલ માં બધાનું સ્વાગત છે આપણે એ જોઈશું કે MEMS સ્પેસ સેન્સર્સ નો ખરેખર ક્યાં ઉપયોગ થાય છે અને આ સેન્સર્સનો વધારાની કોઈ ઍપ્લિકેશન માટે ઉપયોગ છે કે નહિ અને ત્યાર પછી આપણે આ વ્યાખ્યાન શ્રુંખલા પૂર્ણ કરીશું જેમાં MEMS સ્પેસ સેન્સર્સ વિશે વાત થશે આમ MEMS સ્પેસ સેન્સર્સ અને એક્ચ્યુએટર ને સમજવું જરૂરી છે કારણકે તેઓ ઘણી ઍપ્લિકેશન માટે ઉપયોગી છે જો આપણે MEMS સ્પેસ સેન્સર્સ વિશે વાત કરતા હોઈએ તો MEMS નો અર્થ થાય છે Micro Electromechanical Systems માઈક્રો એટલે 10 6 10 ની માઈનસ 6 ઘાત અહી માઈનસ 6 ઓર્ડર જે છે તેને તમારે સમજવું જોઈએ તે માનવની જેમ જ છે માનવના વાળની જાડાઈ અંદાજે 80 થી 100 માઈક્રોન જેટલી છે 80 થી 100 અને તેને 10 6 um વડે ગુણવામાં આવે આમ આ એ જાડાઈ છે જેની આપણે અહી ચર્ચા કરી રહ્યા છીએ જે થોડાક 100 જેટલા માઈક્રોન થી લઈને અમુક માઈક્રોન સુધી ની છે અને આપણે એટલા સૂક્ષ્મ સેન્સર્સ અને એક્ચ્યુએટર વિશે વાત કરવાની છે જેઓ ખરા અર્થમાં ક્યાં ઉપયોગી છે જો તમે ઑટોમોબાઇલ નું કોઈ ઉદાહરણ સમજો તો તેમાં આપણે કાર નું ઉદાહરણ સમજીએ તો તેમાં ઘણી બધી પ્રકારના સેન્સર હોય છે જો તમે સ્લાઈડને જોઈ હોય તો તમે શું સમજ્યા અહી જે ગાડી દર્શાવવામાં આવે છે તેના માટે તમારે ઘણા બધા સેન્સર્સ ની જરૂર પડશે આપણે પહેલાં થોડા ઓછા સેન્સર લઈશું ને ત્યારબાદ વધારાના સેન્સર્સ લઈશું આપણે આ ચોક્કસ પ્રકારના ક્લાસ માટે કોઈ પ્રક્રિયા ના ફલો રૂપે પણ જોઈ શકીશું શરૂઆત માં આપણી પાસે નેવિગેશન સેન્સર્સ છે તેના સિવાય ત્યાં એક એક્સેલેરોમીટર છે ત્યાં યો રેટ વાહન નો દર છે અને ત્યાં એક બળતણ ઇન્જેક્શન સીસ્ટમ છે આ એક નળી છે બળતણ ઇન્જેક્શન સીસ્ટમ માટે ત્યાર પછી આપણી પાસે એર કંડીશનીંગ કમ્પ્રેસર સેન્સર છે આપણી પાસે મેનીફોલ્ડ એર પ્રેસર સેન્સર પણ છે આપણી પાસે માસ ફલો એર ફલો સેન્સર્સ છે એક્ઝોસ્ટ સેન્સર્સ છે ત્યાર બાદ આપણી પાસે ચાર સેન્સર્સ બ્રેક માટે અને થ્રોટલ સ્પેસીયલ માટે જેમાં એક્સેલેરોમીટર સસ્પેન્શન માટે બ્રેકિંગ કંટ્રોલ માટે ઇનર્શીયલ અને પ્રેસર સેન્સર આપણી પાસે ત્યારે પ્રેસર માટે નું સેન્સર પણ છે એક્ઝોસ્ટ સેન્સર્સ છે આપણી પાસે ગેસ સેન્સર્સ છે આપણી પાસે ફયુલ સેન્સર્સ છે એરબેગ સેન્સર્સ છે માઈક્રો મશીન એક્સેલેરોમીટર નોઈઝ દુર કરવા માટે માઇક્રોફોન છે એક જ ઓટોમોબાઈલમાં જયારે તમે તેને મેળવો છો ત્યારે ઘણા બધા સેન્સર્સ આવેલ હોય છે અને આપણે ઘણા બધા સેન્સર્સ જે ફેબ્રિકેટ કરવા માટે ઉપયોગી છે તેમને પણ સમજીશું ઉદાહરણ તરીકે આપણે પ્રેસર સેન્સરને જોઈશું આપણે ફલો સેન્સરને જોઈશું આપણે MEMS આધારિત ઉપકરણો માટે ગેસ સેન્સર કેવી રીતે કાર્ય કરશે તે પણ જોઈશું માઇક્રોફોન માટે આપણે વેપર સેન્સર ને પણ જોઈશું તો આ એક જ જગ્યાએ આપણે ઘણી બધી વસ્તુઓને સમજીશું અહી એક પ્રેસર સેન્સર છે તમે આ કોર્સ માં અહીં જે શીખો છો તેનો ઉપયોગ બાયોમેડિકલ ને બાદ કરતા ઘણી ઍપ્લિકેશન માટે થઈ શકે છે તેનો ઉપયોગ ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે થઈ શકે છે જે તમે અહિયાં જોઈ શકો છો સંદર્ભ વિડીયો હવે જો આપણે ગેસ સેન્સર્સ ને જોઈએ તો તે ઘણા સાદા હોય છે આપણે તેની બીજા કોઈ મોડ્યુલમાં ચર્ચા કરીશું જો તમારે ગેસ સેન્સર બનાવવું હોય તો તેમાં તમારે જોઈશે સબસ્ટ્રેટ તમારે કોન્ટેક્ટ પેડ્સ જોઈશે અને તેની સાથે તમારે સેન્સીંગ મટીરિયલ પણ જોઈશે તે કોન્ટેક્ટ પેડ્સ ની ઉપર જો તે આ સીલીકોન હોય તો આપણે કહીશું કે તે ઓક્સિડાઇઝ સીલીકોન વેફર છે ત્યાર પછી તમારી પાસે SiO2 સિલિકોન વેફર છે અને તમારી પાસે ઇન્ટરડીજીટેટેડ ઇલેક્ટ્રોડ્સ છે આ તમારી સેન્સિંગ ધાતુ છે તમારી પાસે ઇન્ટરડીજીટેટેડ ઇલેક્ટ્રોડ્સ છે તમારી પાસે સિલિકોન ડાયોક્સાઇડ છે તમારી પાસે સિલિકોન વેફર છે તમારી પાસે સેન્સિંગ ધાતુ છે હવે જો તમારે સૅન્સિટિવિટી ને વધારવી હોય તો એ સમજવું પડશે કે સેન્સિંગ ધાતુ રૂમ ના તાપમાને કાર્ય નહીં કરે તેના માટે તમારે હીટર રાખવું પડશે જો તમે તેની સાથે હીટર રાખશો તો તે માઇક્રોમશીનિંગ તરીકે કાર્ય કરશે તો આ કિસ્સામાં જો તમે હીટર ને ઉમેરવાનું વિચારતા હોવ તો એ કરી શકશે તમારી પાસે સિલિકોન ડાયોક્સાઇડ છે હીટર ની ઉપર કોંટેક્ટ પેડ્સ પણ છે ત્યાં ક્રૉસ સૅક્શન માપવા માટે પણ ઉપયોગ માં લઈ શકો છો તે એક ઉદાહરણ છે કે તમે ગેસ સેન્સરને કેવી રીતે બનાવી શકો છો કોઈ પણ વાહન ની સિસ્ટમ માટે તેના માટે તમારે પ્રેસર સેન્સર તૈયાર કરવું પડે તમારે એક સરખું કાર્ય જ કરવું પડે તમારે સ્ટ્રેનગેજ પણ જોઈશે અથવા તમારે પ્રેસર સેન્સર જોઈશે મારી પાસે ઓકસાઈડનું સ્તર છે તમારી પાસે કોંટેક્ટ પેડ્સ છે અને હવે તમારે અહી સ્ટ્રેનગેજ માં પહેલાં થી નક્કી કરેલ બળ આપવું પડશે જે ડાયાફ્રામ ના બેન્ડિંગ પર આધારિત હોય તેનાથી સ્ટ્રેનમાં બદલાવ આવશે અને તમે આ કોન્ટેક્ટ પેડ્સ ની મદદથી તે બદલાવ ને માપી શકશો એટલે કે પ્રેસર સેન્સરની જેમ આમ તેને ફેબ્રિકેટ કરવું સરળ છે તેના માટે ફક્ત બે માસ્ક પ્રક્રિયા ની જ જરૂર છે તે પ્રક્રિયાને આપણે આગળના કોઈ મોડયુલમાં સમજીશું હવે જોઈએ કે આ MEMS ની વધારાની શું એપ્લીકેશન્સ છે RF માટે તેની વધારાની ઍપ્લિકેશન જોઈએ રેડિયો ફ્રિક્વન્સી એ ઓપ્ટિકલ MEMS માટે ઉપયોગ થઈ શકે છે જ્યાં આપણે ઓપ્ટિકલ મિરર ની વાત કરતા હોઈએ જે માઇક્રોમીટર બાયસ્ટેબલ મિરર લેઝર સ્કેનર્સ ઓપ્ટિકલ શટર્સ તથા ડાયનેમિક માઈક્રોમિટર ના ડિસ્પ્લે માટે હોય જો આપણે RF MEMS વિશે વાત કરતા હોઈએ તો તે રેડિયો ફ્રિક્વન્સી માટે કાર્ય કરતું હોવું જોઈએ જે નાનું હોય સસ્તું હોય સારું હોય અને જેની રિલાયેબીલીટી હોય પરંતુ તમને એ ખ્યાલ હશે કે જ્યારે આ પ્રકારના ઉપકરણ ને ફેબ્રિકેટ કરવાની શરૂઆત કરીએ છીએ તો ઘણી વાર નાપાસ થવાનો વખત આવે છે પરંતુ જો તમે સ્લાઇડ જોશો તમે એ અવલોકન કરી શકશો કે અહી ક્લેમ્પ્ડ ક્લેમ્પ્ડ બીમ માઇક્રો મિકૅનિકલ રેઝોનેટર વિષે વાત થઈ રહી છે આ બીમ એ બે અલગ અલગ સાઇડથી ક્લેમ્પ કરવામાં આવે છે અહી જે દેખાય છે તે ઍન્કર છે અહિયાં વોલ્ટેજ ને દાખલ કરવા માટે ઇલેક્ટ્રોડ્સ આવેલ છે જ્યારે તમે વોલ્ટેજ દાખલ કરશો આ મિકૅનિકલ બીમ રેઝોનેટ કરશે અને તે રેઝોનેશન આ ચોક્કસ દિશામાં જોવા મળશે અને અમુક અલગ કિસ્સામાં જો તમે સ્વિચ ને તૈયાર કરો તો તે કદાચ આ દિશામાં રેઝોનેટ કરશે આ માઇક્રો રેઝોનેટર છે અથવા તમે કહી શકશો કે તે RF MEMS તરીકે કાર્ય કરશે આમ તે ફક્ત 8 5 megahertz રેઝોનેટિંગ ફ્રિક્વન્સી માટે જ કાર્ય કરશે આ મિરર નું ઉદાહરણ છે અહી તમે એક સ્લાઇડર પણ જુઓ છો ત્યાં એક મિરર છે ત્યાં એક સપોર્ટ છે જ્યાં તે ટકી શકે છે તે એક SEM પ્રકારનું માઈક્રોમિટર છે તે તમારું SEM પ્રકારનું રેઝોનેટર છે તો નિષ્કર્ષ રૂપે આપણે આ વ્યાખ્યાન માં એ સમજ્યા કે MEMS માટે ફોકસ કેવી રીતે થઈ શકે જ્યાં MEMS સિસ્ટમ એ 1 થી લઈને 100 માઈક્રોમીટર ની રેન્જ માં હોય અને જે ઇલેક્ટ્રિકલ ઍનર્જી નો મિકૅનિકલ ઍનર્જી માં રૂપાંતર કરે અથવા તેનાથી ઊલટું જો તમે પીઝો ઇલેક્ટ્રિક ને ઉપયોગ માં લેતા હોય તો પરંતુ જો તમે પીઝો રૅઝીસ્ટિવ વિશે વાત કરતા હોય તો તમારે પ્રેસર આપવું પડશે જે મિકૅનિકલ ઍનર્જી હશે રેઝીસ્ટન્સ માટે MEMS ના ફેબ્રીકેશન માટે મુખ્યત્વે ત્રણ સામાન્ય પગલાં હોય છે ડીપોઝીશન પેટર્નિંગ અને ઇચિંગ અહીં ડીપોઝીશન માટે તમે PVD કે CVD નો ઉપયોગ કરશો આપણે જો કેમિકલ ઇચિંગ કરવા માંગતા હોય તો આપણે PVD કે CVD ની ચર્ચા કરીશું કે જે વેટ ઇચિંગ અથવા ડ્રાય ઇચિંગ કહેવાય છે પેટર્નિંગ માટે તમે ફોટોલીથોગ્રાફી નો ઉપયોગ કરી શકો છો ફોટોલીથોગ્રાફી માટે તમે પૉઝીટીવ ફોટોરેઝીસ્ટ નૅગેટિવ ફોટો રેઝિસ્ટર વ્હાઇટ ફિલ્મ માસ્ક કે ડાર્ક ફિલ્મ માસ્ક નો ઉપયોગ કરી શકો છો પરંતુ તેની નાની સાઈઝના કારણે તેઓ અમુક પ્રકારની લાક્ષણિકતા જ ધરાવે છે અને તેમનું માઈક્રો ઈકવિવેલન્ટ કોઈ ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા તૈયાર કરી સકતી નથી જયારે MEMS ના ઉપયોગ કરવાનો તે ફાયદો છે તેના સિવાય બીજો ફાયદો એ છે કે તેની ગતિ કોમ્પ્લેક્સિટી પાવર નો વપરાશ ઉપકરણ નો વિસ્તાર અને સિસ્ટમ નું એકીકરણ તો આ MEMS ને તેના સમકક્ષ ઉપકરણો ઉપયોગ માં લેવાના ફાયદા છે જે કદની બાબત માં મેક્રો હોય છે અને તેથી જ ઘણી બધી ઍપ્લિકેશન માટે અને અસંખ્ય ક્ષેત્ર માં MEMES નું ઉપકરણ તરીકે ઉપયોગ માં લેવું એ એક સારી પસંદગી કહેવાય છે જયારે આપણે ઓટોમોબાઈલ વિશે વાત કરતા હોઈએ તો આપણે કૉમ્યુનિકેશન ની ચર્ચા કરીએ તેમાં MEMS નો ઉપયોગ કરી શકાય તથા મેડિકલ અને બીજી ઘણી ઍપ્લિકેશન માટે પણ તેનો ઉપયોગ કરી શકાય તેથી મોટી સિસ્ટમના આ વિશિષ્ટ ભાગને સમજવું ખરેખર મહત્વનું છે જે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે તેનો એક ભાગ MEMS છે અને MEMS આધારિત ઉપકરણો અને સેન્સર્સ કે જે ઘણા બધા ક્ષેત્ર માં ઉપયોગી છે આ તમારા માટે સારાંશ છે કે કોઈ પણ સિસ્ટમ કે 1 થી લઈને 100 માઈક્રોમીટર ની વચ્ચે હોય તેને આપણે MEMS કહી શકીએ છીએ સિસ્ટમ મોટાભાગે ઇલેક્ટ્રિકલ એનર્જીનો મિકૅનિકલ એનર્જીમાં રૂપાંતરિત કરશે અને તેનાથી વિપરીત પણ કરશે આ સિસ્ટમ એ ઝડપી છે લઘુ છે તેનો પાવર વપરાશ પણ ઓછો છે તે વિસ્તાર પણ ઓછો રોકે છે તેને સિસ્ટમમાં ઇન્ટિગ્રેટ કરવું પણ સરળ છે અને છેલ્લે MEMS સ્પેસ સેન્સર્સ ને ફેબ્રીકેટ કરવાના સ્ટેપ્સ જોઈએ તો તેના મુખ્ય ત્રણ સ્ટેપ્સ છે એક ડીપોઝીશન બીજું પેટર્નિંગ અને ત્રીજું એ ઇચિંગ આ બધું આપણે આ ચોક્કસ મોડ્યુલમાં જોઈશું આગળના મોડ્યુલમાં આપણે એ જોઈશું કે સિલિકોનને સિલિકોન મોલ્ડ માંથી કે સિલિકોન બાઉલ માંથી કેવી રીતે ફેબ્રીકેટ કરાય છે અને આપણે તેના પછી એ પણ જોઈશું કે સિલિકોન ડાયોક્સાઇડ ને કેવી રીતે બનાવી શકાય છે પરંતુ તે સમજતા પહેલાં હું તમને MEMS માટેના અગત્ય ના પાંચ વિચારો છે તેમાંથી પહેલો વિચાર એ MEMES ને માઈક્રોઇલેકટ્રોનિકસ માઈક્રોએક્ચ્યુએટર માઈક્રોસેન્સર્સ માંથી બનાવવું છે આમ માઈક્રોઇલેકટ્રોનિકસ માઈક્રોએક્ચ્યુએટર માઈક્રોસેન્સર્સ અને માઈક્રોસ્ટ્રક્ચર MEMS સીસ્ટમ બનાવે છે બીજો વિચાર MEMS માટે ડીપોઝીશન પેટર્નિંગ અને ઇચિંગ છે ત્રીજો વિચાર એ કેમિકલ ઇચિંગ છે જે વધારે વિખ્યાત એટલે છે કે તેનો ઇચિંગ રેટ ઉંચો છે ચોથું પગલું એ તેમાં ત્રણ પ્રેસર સેન્સર્સ છે જેમાં એક કેપેસિટિવ પ્રેસર સેન્સર બીજું પીઝોઇલેક્ટ્રિક પ્રેસર સેન્સર અને ત્રીજું થર્મલ પ્રેસર સેન્સર છે તેને એમ પણ કહી શકાય કે ત્રણ પ્રકારે MEMS આધારિત ટ્રાન્સડયુસર છે થર્મલ ટ્રાન્સડયુસર પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડયુસર અને કેપેસિટી ટ્રાન્સડયુસર છેલ્લે ચોથો વિચાર હકીકત માં હું તેને પાંચમો ખ્યાલ કહીશ કે MEMS નો ફાયદો છે તેની ગતિ પાવર વપરાશ સાઈઝ સીસ્ટમ આમ તેને આપણે પાંચ મુખ્ય વિચારો પણ કહી શકીએ છીએ જેમાં પહેલો વિચાર એ માઈક્રોઇલેકટ્રોનિકસ માઈક્રોએક્ચ્યુએટર અને માઈક્રોસેન્સર્સ છે બીજો વિચાર MEMS માટે ડીપોઝીશન પેટર્નિંગ અને ઇચિંગ છે ત્રીજું એ કેમિકલ ઇચિંગ જે ઝડપી છે અને તેથી તેની પ્રધાનતા વધારે છે કારણકે તેનો ઇચિંગ રેટ વધારે છે ચોથું પગલું એ તેમાં ત્રણ પ્રેસર સેન્સર્સ છે જેમાં એક કેપેસિટિવ પ્રેસર સેન્સર બીજું પીઝોઇલેક્ટ્રિક પ્રેસર સેન્સર અને ત્રીજું થર્મલ પ્રેસર સેન્સર છે પાંચમો ખ્યાલ કહીશ કે MEMS નો ફાયદો છે તેની ગતિ પાવર વપરાશ સાઈઝ સીસ્ટમ ઈન્ટીગ્રેશન એ બધું એક ચીપમાં જ જોવા મળે છે આમ આ પાંચ MEMS ના વિચારો છે અહી આપણે આ વ્યાખ્યાન ને વિરામ આપીએ છીએ અને હવે હું તમને આગળના વ્યાખ્યાન માં તમને સિલિકોન એ સબસ્ટ્રેટ તરીકે કેવી રીતે કાર્ય કરે છે તેની ચર્ચા કરીશ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખજો તમારો દિવસ શુભ રહે